બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે આપણે પ્લેન અને લાઈન ના પ્રોજેક્શન આવરી રહ્યા છીએ આપણે લેકચર નંબર 40 માં છીએ છેલ્લા વર્ગમાં અમે પ્લેનોના પ્રોજેક્શનને જોવાનો પ્રયાસ કરીએ છીએ અને એક ઉદાહરણ દ્વારા ઓક્ષીલરી પ્લેનો વિશેનો વિચાર હતો ઉદાહરણ તરીકે આપણે છેલ્લા વર્ગમાં પંચકોણ લીધો છે જેની બાજુઑ 30 mm છે જેની કોઈ એક બાજુ XY અક્ષ સાથે 45 ડિગ્રી ખૂણો ધરાવે છે અને તેનો આગળનો દેખાવ એ XY તરફ 45 ડિગ્રી વાળી એક લાઇન છે પછી આપણે તેને નક્કી કરવાનો પ્રયત્ન કરીએ કે સાચો આકાર શું હોઈ શકે તેથી તે પ્રોબ્લેમ માટે આપણે શું કર્યું પ્રથમ પંચકોણ નિયમિત પંચકોણ દોરેલુ છે તેની એક બાજુ આ XY અક્ષ સાથે 30 ડિગ્રી એન્ગલ બનાવે છે તે પછી અમે આ બિંદુઓ a e d c અને b આગળનાં દેખાવ તરફ પ્રોજેક્ટ કરશું જ્યાં આગળનો દેખાવ 45 ડિગ્રીનો કોણ બનાવે છે કારણ કે એક બાજુ XY અક્ષમાં 45 ડિગ્રી ખૂણા પર છે તે પછી અમે આ દેખાવ પરથી સાચો આકાર દોરીએ છીએ કારણ કે જ્યારે તમને આગળના દેખાવો અને ઉપરનાં દેખાવો આપવામાં આવે ત્યારે ઓક્ષીલરી પ્લેનની માહિતી ઉપયોગી છે પરંતુ આ આગળનાં દેખાવો અને ઉપરના દેખાવોમાં કદાચ સાચી લંબાઈની માહિતી હોઈ શકે નહીં આપણે તેનો ઉપયોગ કરીને શું દોર્યું છે આપણે ઓક્ષીલરી પ્લેન X1 Y 1 નો ઉપયોગ કર્યો છે પછી આ બિંદુઓને a b e c d ને એવી રીતે પ્રોજેક્ટ કરશું કે જેથી આ XY પ્લેન અને આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર a1 b1 c1 અને d1 અને e1 થાય આ વસ્તુઓને જોડતાં આપણને સાચો આકાર મળશે આજના વર્ગમાં આપણે ઓક્ષીલરી પ્લેનની માહીતી વિશે વિગતવાર શીખીશું કે આ ઓક્ષીલરી પ્લેનો હોરીઝોન્ટલ પ્લેન અથવા વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં અથવા બંને પર દોરેલા હોય ચાલો આપણે આપણા સત્રની શરૂઆત કરીએ તેથી ઓક્ષીલરી પ્લેન ના સંદર્ભમાં જ્યારે જુદા જુદા પ્રોજેક્શનલ દેખાવ ખાસ કરીને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનજો આપણે આ ઓક્ષીલરી પ્લેન મેથડ ને કામે લગાવીએ છીએ તો સાચી લંબાઈ બતાવી શકતા નથીત્રણ મુખ્ય પ્લેન જેવા કે ફ્રન્ટ વ્યુ ટોપ વ્યુ રાઈટ કે લેફ્ટ સાઇડ વ્યુ પ્રોજેક્શનના આં ત્રણ મુખ્ય પ્લેનો સિવાયના વધારાના પ્રોજેક્શન પ્લેન જે સાચી લંબાઈ બતાવશે તેને આ ઓક્ષીલરી પ્લેનો કહેવામાં આવે છે તેથી જ્યારે આપણે પ્લેનની પસંદગી કરતા હોઈએ છીએ વર્ટિકલ પ્લેન નહીં હોરીઝોન્ટલ પ્લેન પ્રોફાઇલ પ્લેન પણ નહીં પરંતુ તે પ્લેન જે કાં તો હોરીઝોન્ટલ પ્લેન અથવા વર્ટિકલ પ્લેન અથવા બંને તરફ વળેલું હોય જ્યારે આપણે તે પ્લેન પર તે ઓબ્જેક્ટ પ્રોજેક્ટ કરીએ છીએ ત્યારે આપણને સાચો આકાર મળી શકે છે સામાન્ય રીતે આ ધારની સમાંતર દોરવામાં આવે છે જે સાચા લંબાઈમાં અને ત્રણ પ્રિન્સિપલ પ્રોજેક્શન પ્લેનોમાંના કોઈપણ માટે લંબરૂપમાં બતાવવાનું છે તેથી આપણા મુખ્ય પ્રોજેક્શન પ્લેનો હંમેશા વર્ટિકલ પ્લેન હોરીઝોન્ટલ પ્લેન અને સાઇડ અથવા પ્રોફાઇલ પ્લેન હોય છે અને આ ઓક્ષીલરી પ્લેનો તેમની સાથે એન્ગ્લ બનાવે છે અને સાચો આકાર અથવા સાચી લંબાઈ આપણે શોધવા માંગીએ છીએ તેથી આ સાચી લંબાઈને તે દિશામાં કેવી રીતે ગોઠવવામાં આવે છે તે રીતે અમે આ ઓક્ષીલરી પ્લેનને પસંદ કરીએ છીએ જેથી આ પ્લેન અન્ય પ્લેનો સાથે ઓર્થોગોનલ અથવા 90 ડિગ્રી બનાવી શકે તેથી ત્યાં બે મુખ્ય બે પ્લેનો છે એક ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન છે અન્ય એક ઓક્ષીલરી ઇન્કલાઈન્ડ પ્લેન છે ચાલો આપણે પ્રથમ જોઈએ જો ઓક્ષીલરી પ્લેન હોરીઝોન્ટલ પ્લેનને કાટખૂણે પસંદ થયેલ હોય અને વર્ટિકલ પ્લેન તરફ વળેલું હોય જેનો અર્થ થાય છે ચાલો આપણે ચિત્ર દોરીએ આ આપણું વર્ટિકલ પ્લેન હોઈ શકે છે અને આ હોરીઝોન્ટલ પ્લેન છે તે હોરીઝોન્ટલ પ્લેન માટે લંબરૂપ હોવાનું માનવામાં આવે છે પરંતુ વર્ટિકલ પ્લેન તરફ વળેલું છે જેનો અર્થ છે કે કાટખૂણે તે દિશામાં એક પ્લેન હોઈ શકે છે તે આ પ્રકારનું પ્લેન હોઈ શકે છે અથવા તે વર્ટિકલ પ્લેન સાથે ખૂણો બનાવી શકે છે તેથી સામાન્ય કોણ જો આપણે આ ઓક્ષીલરી પ્લેન દોરીએ છીએ કે તેથી એક તરફ ખૂણો ધરાવે છે પરંતુ હજી પણ લંબ તેથી આ તે પ્લેન છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આ એક વર્ટિકલ પ્લેન છે અને આ એક હોરીઝોન્ટલ પ્લેન છે અને આપણી પાસે ઓક્ષીલરી પ્લેન છે જે હોરીઝોન્ટલ પ્લેન સાથે 90 ડિગ્રી બનાવે છે પરંતુ તે વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં એક ખૂણો બનાવે છે કારણ કે જો આપણે આં આખું પ્લેન કનેક્ટ કરી રહ્યા હોઈએ તો આ આખું પ્લેન ત્યાં છેદન કરે છે અને તે એક ખૂણો બનાવે છે જો આપણી પાસે આવા પ્રકારનાં પ્લેનો હોય તો ઓક્ષીલરી પ્લેન પર પ્રોજેક્ટ થતાં ઓબ્જેક્ટ ના દેખાવો ને ઓક્ષીલરી આગળનો દેખાવ કહેવામાં આવે છે તે જ રીતે આપણું ઓક્ષીલરી પ્લેન આ દિશામાં છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે કેટલાક સ્ક્વેર બ્લોક હોઈ શકે છે હવે જો આપણે તે પ્લેન પર પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તો આપણે વર્ટિકલ પ્લેન પર તે ઓબ્જેક્ટની પૂર્ણ ઉંચાઇ જોશું તે સાચી ઊંચાઈ ગમે તે હોય જે આપણે તેને આ ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર જોશું તેથી તે ઓક્ષીલરી ફ્રન્ટ વ્યૂ અને ઓક્ષીલરી પ્લેનને ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન કહેવામાં આવે છે અને તેને AVP તરીકે સૂચવવામાં આવે છે તેથી અમે વર્ટિકલ પ્લેન સાથે ખૂણો બનાવતા ત્રાસા પ્લેન પર પ્રોજેક્શન લઈશું જો ઓક્ષીલરી પ્લેન વર્ટિકલ પ્લેનની લંબરૂપ છે અને હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલું છે આ વર્ટિકલ પ્લેન છે હોરીઝોન્ટલ પ્લેન છે આને હોરીઝોન્ટલ પ્લેન કહેવાતું હોય છે આં વર્ટિકલ પ્લેન છે હવે તે વર્ટિકલ પ્લેન સાથે કાટખૂણે છે પરંતુ હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલું છે તેનો અર્થ એ કે જો હું તે રીતે પ્લેન દોરી રહ્યો છું ચાલો આપણે કેટલાક રંગનો ઉપયોગ કરીએ આ તે પ્લેન છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ જો આપણે વિસ્તારી રહ્યા હોઈએ તો હોરીઝોન્ટલ પ્લેન સાથે કોણ બનાવવાનું છે તેથી આ પ્લેન AIP લઇને ચાલો આ પ્લેન ત્રાસુ છે ઓક્ષીલરી ત્રાંસા પ્લેનને હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે પરંતુ જ્યારે આપણે આ માપતા હોઈએ ત્યારે હંમેશા તે પ્લેન સાથે 90 ડિગ્રી ખૂણો બનાવતો હોય છે અને તે પ્રકારના પ્લેનને ઓક્ષીલરી ટોપ વ્યુ કહેવામાં આવે છે અને ઓક્ષીલરી પ્લેનને ઓક્ષીલરી ઇન્કલાઇન્ડ પ્લેન કહેવામાં આવે છે તેથી આપણે તે પ્લેનમાં જે પ્રોજેક્શન લેવાનું છે તે વિશે શું ઓક્ષીલરી ટોપ વ્યુ તે બને છે અને પ્લેનને ઓક્ષીલરી ઇન્કલાઇન્ડ પ્લેન કહેવામાં આવે છે તેથી ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર જે પ્રોજેક્શન આપણે પ્રાપ્ત કરવા જઈએ છીએ તેને ઓક્ષીલરી ફ્રન્ટ વ્યૂઝ કહેવામાં આવે છે અને ઓક્ષીલરી ઇન્કલાઇન્ડ પ્લેન માટે આપણે જે પ્રોજેક્શન મેળવીશું તે ઓક્ષીલરી ટોપ વ્યૂઝ છે તેથી જો આપણે આ સમગ્ર પ્લેનની રચનાને સામાન્ય બનાવી રહ્યા છીએ મુખ્યત્વે આપણી પાસે મુખ્ય પ્લેનો છે એક આપણું વર્ટિકલ પ્લેન હોરીઝોન્ટલ પ્લેન છે જેને એકબીજાને ઓર્થોગોનલ કે મુખ્ય પ્લેનો કહેવામાં આવે છે વધારાનું એક પ્લેન એ આપણું પ્રોફાઇલ પ્લેન છે જે સામાન્ય રીતે આપણે આ બંને પ્લેનોની સંદર્ભમાં ઓર્થોગોનલ માનીએ છીએ તે હોરીઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંને ને લંબ છે ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન તરીકે ઓળખાતી અન્ય કેટેગરીઝ પણ છે તે હોરીઝોન્ટલ પ્લેન સાથે 90 ડિગ્રી કોણ બનાવે છે તથા વર્ટિકલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે તેથી કોઈપણ ઓબ્જેક્ટ માટે જે પણ પ્રોજેક્શનને ધ્યાનમાં લેવાનું ગમશે તે વર્ટિકલ પ્લેન હોરીઝોન્ટલ પ્લેન અને ઓક્ષીલરી પ્લેન અથવા ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન ની વચ્ચે હોવું જોઈએ તેના માટે જ આપણે આ પ્રોજેક્શન લઈ શકીએ છીએ એકવાર આપણે આ પ્રોજેક્શન લઇએ છીએ પછી આપણે આ ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન ને આ ખૂણાની દિશામાં ફ્લિપ કરીએ તેથી જો આપણે આ વસ્તુ ના સંદર્ભમાં કોઈ ફ્લિપ રોટેશન લઈએ છીએ તો આપણે તેના સંદર્ભમાં ફેરવી શકીએ છીએ જેથી પ્રોજેક્શન દેખાવો આપણે તેને મેળવી લઈશું એ જ રીતે જો તે ઓક્ષીલરી ઇન્કલાઇન્ડ પ્લેન હોય અને તેના માટે ઓક્ષીલરી ટોપ વ્યુ જે આપણી પાસે છે તો આ ઓક્ષીલરી ઇન્કલાઇન્ડ પ્લેન હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે આ હંમેશા વર્ટિકલ પ્લેન સાથે લંબરૂપ હોય છે તેથી કોઈપણ ઓબ્જેક્ટ જે વર્ટિકલ પ્લેન હોરીઝોન્ટલ પ્લેન અને ઓક્ષીલરી પ્લેનની વચ્ચે હોય છે તેના પ્રોજેક્શન જો આપણે તેને જોવા જઈશું તો તે આ ઇન્કલાઇન્ડ પ્લેન પર લેવામાં આવશે આ અક્ષ ને સંદર્ભમાં આપણે પ્રોજેક્શન લઈએ છીએ છેલ્લા વર્ગમાં આપણે આ પંચકોણ જોયું છે તે પંચકોણ ઓક્ષીલરી પ્લેનમાં આપણે એવી રીતે દોરેલું છે કે તે કોઈ ચોક્કસ કોણ બનાવે છે તેથી આવતા વર્ગના કેટલાક વર્ગમાં આપણે આ ઓક્ષીલરી પ્લેનો વિશે લાઇનો પ્લેનો અને સોલિડ પદાર્થો માટે પણ વધુ શીખીશું સૌ પ્રથમ આપણે ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્શન કેવી રીતે દોરવું તે શીખીશું ચાલો આપણે એક બિંદુ P સાથે પ્રારંભ કરીએ અહીં આપણી પાસે આ વર્ટિકલ પ્લેન છે હોરીઝોન્ટલ પ્લેન છે અને આપણું ઓક્ષીલરી પ્લેન આ છે આ એક ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન છે કારણ કે તે આ હોરીઝોન્ટલ પ્લેનના સંદર્ભમાં 90 ડિગ્રી કોણ બનાવે છે પરંતુ વર્ટિકલ પ્લેન સાથે કોઈ ચોકકસ ખૂણો બનાવે છે તેથી આપણી પાસે જે પણ વર્ટિકલ પ્લેન છે તેના સંદર્ભમાં ત્યાં એક એંગલ છે અને તેથી અમે આ પ્લેનને વર્ટીકલ પ્લેન ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન તરીકે ઓળખીએ છીએ અને ત્યાં એક બિંદુ P છે જો આપણે આ P પોઇન્ટ માટે કોઓર્ડિનેટ્સ આપણા હોરીઝોન્ટલ પ્લેન કે વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્ટ કરવા માંગતા હોય તો આ અહીંયા P છે અને આ હું પ્રોજેક્ટ કરીશ તો તે p થશે જો આપણે આ v પર P પ્રોજેક્ટ કરી રહ્યા હોઈએ તો આપણી સાચી લંબાઈ કદાચ વર્ટિકલ પ્લેનમાં જોઈ શકીએ છીએ આ હોરીઝોન્ટલ પ્લેનની ઉપરની ઊંચાઇ છે સાચી લંબાઈ જે આપણે જોવા જઈશું તે આ એક m છે તેથી જો આપણે વર્ટીકલ પ્લેન પર પ્રોજેક્ટ કરી રહ્યા હોઇએ તો m પણ આપણે જોશું જ્યારે આપણે આ ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર આ P પોઇન્ટ રજૂ કરી રહ્યા છીએ ત્યારે જે ઊંચાઈ આપણે જોવા જઈશું તે ફરી m જ હોય છે આ હોરીઝોન્ટલ પ્લેનની ઉપરની ઊંચાઇ છે કારણ કે તે એક વર્ટિકલ પ્લેન છે અને તે ઓક્ષીલરી છે અમે સંજ્ઞા નો ઉપયોગ કરીએ છીએ જે p છે પ્રથમ ઓક્ષીલરી પ્લેન આ બિંદુ P ના પ્રોજેક્શન પર બધી રીતે નીચે તરફ P છે અને તે પ્રોજેક્શન ત્યાં બધી રીતે આપણે o 1 કહીએ છીએ તેથી આ P પોઇન્ટના કોઓર્ડિનેટ્સ જે ઓક્ષીલરી પ્લાનર પર પ્રોજેક્ટ કરવામાં આવે છે જે આપણને o1 p1 આપે છે સામાન્ય રીતે આ બિંદુ P જ્યારે તે રીતે ગોઠવવામાં આવે છે ત્યારે ઓક્ષીલરી પ્લેન વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં એક એંગલ ફાઇ બનાવે છે આ ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે સંકેત એ છે કે તે વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં એક એન્ગલ ફી બનાવે છે p હંમેશાં VP પર પ્રોજેક્શન કરે છે અને p હમેશાં HP પર પ્રોજેક્શન થાય છે P 1 નું પ્રોજેક્શન AVP ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર થાય છે અને સાચી લંબાઈ જ્યાં આપણે શોધીશું ખાસ કરીને આવા પ્રકારના પોઇન્ટ્સ માટે હોરીઝોન્ટલ પ્લેનની ઉપરની ઊંચાઇ VP પર આપણે જોશું કે તે m છે અને ઓક્ષીલરી ફ્રન્ટ વ્યૂ પર આપણે જોશું આ પ્લેન છે જો આપણે તેને ફેરવી રહ્યા છીએ તો તે આગળનો દેખાવ બની જાય છે તેને તે દિશામાં ફેરવો પછી આપણે જોશું કે આ ઓક્ષીલરી પ્લેનના આગળના ભાગ જેવો છે અને આપણે આ અક્ષ X1Y1 ના સંદર્ભમાં ફેરવીએ છીએ તેથી આ X1 પોઇન્ટને સ્થિત કરો અને તેને ફેરવો જેથી આપણે તે જોવા માટે સ્થિતિમાં હોઈશું બીજી રીત તેને ત્રણ પરિમાણોથી જોવાની છે આગળનો દેખાવ હંમેશાં એવો હોય છે કે ઉપરનો દેખાવ હંમેશાં તે હોય છે જો આપણે દોરતા હોઈએ તો એક લાઈન છે તે દેખાવો ફરીથી દોરવા માટે આ આગળનો દેખાવ છે આ ઉપરનો દેખાવ છે આ રેખા X1 હોરીઝોન્ટલ પ્લેન સાથે એક કોણ બનાવે છે તેથી અહીં ક્યાંક આપણે આવા પ્રકારનું X1 Y1 પ્લેન બનાવીશું આ હોરીઝોન્ટલ વસ્તુના સંદર્ભમાં કોઈપણ રીતે કોઈ કોણ બનાવવામાં આવે છે તેથી આ તે એંગલ છે જેને આપણે ફાઇ એંગલ તરીકે જોઈ રહ્યા છીએ અમે આ ઓક્ષીલરી પ્લેન X1Y1 દોરીએ છીએ આ બિંદુની માહિતી અહીંથી બધી રીતે પ્રોજેક્ટ કરો જો આપણે આ બિંદુ p પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તે ત્યાં પ્રોજેક્ટ થાય છે અને તે ત્યાં બધી રીતે પ્રોજેક્ટ થાય છે એ જ રીતે આ બિંદુ p બધી રીતે ત્યાં આવે છે તે બિંદુ પર જાય છે તેથી જો આપણે અમુક પોઇન્ટના પ્રોજેક્શન આગળ લઈએ છીએ તો આપણે તે બિંદુએ આગળ વધારવું જોઈએ અને આપણે તેને તે દિશામાં ફેરવી રહ્યા છીએ ત્યાં તે બધી રીતે આવે છે અને આ p પોઇન્ટ ત્યાં પ્રોજેક્શન કરે છે જે તે બિંદુ પર ઓક્ષીલરી પ્લેન પર આવે છે અને ત્યાંથી તે લાઇનની સમાંતર જાય છે તેથી તે લાઇનની સમાંતર જો આપણે તેની આસપાસ દોરવા માટેની નવી સ્થિતિ હોય તો આપણે દેખાવો દોરવા માટે નવી સ્થિતિ લાવીશું તેથી આ HP ને 90 ડિગ્રી ફેરવીને આપણે તેને VP પ્લેન પર લાવીએ છીએ તો ચાલો પાછા જઈએ તેથી આપણે તેને આ HP ને 90 ડિગ્રીથી ફેરવવું પડશે જેથી આપણે આ પ્લેન મેળવી શકીએ જ્યારે આ દિશામાં તે પલટાવતી વખતે થશે એકવાર આ HP VP ની સાથેના પ્લેનમાં આવે છે તો AVP ને X1Y1 લાઇનના સંદર્ભમાં ફેરવાય છે તેથી તે હોરીઝોન્ટલ પ્લેન અને વર્ટીકલ પ્લેન બંને સાથે પ્લેનમાં બને છે તેથી તે અહીં સચિત્રરૂપે આપણે તે બતાવી રહ્યા છીએ X1Y1 આપણે તેને ફેરવવા જઈ રહ્યા છીએ જેથી તે તેની સાથે એન્ગલ ફાઇ બનાવે અને તે આખી વસ્તુ A પ્લેન છે અને આ દેખાવ ઓક્ષીલરી ફ્રન્ટ વ્યુ છે અનુસરવાના પગલાઓ ચાલો આપણે તેને ઉદાહરણ દ્વારા પસંદ કરીએ એ જ બિંદુ p જ્યાં આપણી પાસે આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ બંને છે પ્રથમ પગલું એ XY લાઇન દોરવી અને P અને p બિંદુ માર્ક કરો તેથી પ્રથમ આપણે શું કરીશું XY પ્લેન આપણે લખીશું દોરીશુ અને પછી કરો P અને p માર્ક કરીશુ તો ઉપરના દેખાવમાં p બિંદુ અને આગળનાં દેખાવમાં p બિંદુ આપણે દોરીશું પછી બીજા બિંદુ ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન ફાઇ ખૂણો v p સાથે ધરાવે છે તેથી પહેલાથી જ આપણે જાણીએ છીએ કે XY અક્ષ પર p p ની નોંધ લેવી છે થોડું અંતર આપો એક રેખા X 1 Y 1 દોરો X1 Y પરંતુ તે આપણા વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં એક એંગલ ફાઇ બનાવવાનું માનવામાં આવે છે તેથી તે પ્રોજેક્શન જે આપણે તેને XY ના સંદર્ભમાં જોશું અને આ પ્લેન અહીં હોઈ શકે છે તે ત્યાં પણ હોઈ શકે છે તેથી કોઈપણ અંદાજીત અંતરે આપણે આ પ્લેન દોરવાની સ્થિતિમાં હોવા જોઈએ પછી પોઇન્ટ P ઊંચાઇ m પર છે તેનો અર્થ એ કે તે ઉંચાઇ ઉપર આપણે તેને વર્ટિકલ પ્લેનમાં જોશું તેથી o p એ જ m થશે ઓક્ષીલરી ફ્રન્ટ વ્યૂ p 1 એ X1Y1 લાઇનની ઉપર તરફ m ઊંચાઇ પર હશે કારણ કે બિંદુ p આપણે તેને ઓક્ષીલરી વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તેથી લગભગ X 1 અક્ષ X1Y1 અક્ષ તે બીજી બાજુ ઉપર હશે તેથી આ તે બિંદુથી ઉપરનું X1Y1 અક્ષ છે કારણ કે તે એક વર્ટિકલ પ્લેન છે પ્રોજેક્શન પણ સામેનો દેખાવ છે તેથી તે p1 હશે અને આ અંતર m આપણે જાળવવું પડશે કારણ કે સાચી લંબાઈ છે જે આપણે આગળના વ્યૂમાં જોશું આ ફ્રન્ટલ વ્યૂ વર્ટિકલ પ્લેન વસ્તુથી ઉપર હોઇ શકે છે અથવા A એ પણ આગળનો દેખાવ જ છે P1 ને ચિહ્નિત કર્યા પછી જો આપણે o 1 ને માપીએ તો આ છેદન બિંદુ p1 છે જો આપણે ત્યાં કોઈ લીટી દ્વારા ત્યાં બિંદુ રાખીએ o 1 p 1 એ o p p o p ને બરાબર છે જે રીતે આપણે તેને માર્ક કરીએ છીએ ખુબ ખુબ આભાર